પ્રયોગ ઓપરેશનલ એમ્પ્લિફાયર આધારિત એક્ટીવ લો પાસ ફિલ્ટર આપણે એક્ટીવ લો પાસ ફિલ્ટર વિષે ચર્ચા કરી રહ્યા છીએ એક્ટીવ લો પાસ ફિલ્ટરના કિસ્સામાં આપણે ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ જોઈ શકીએ છીએ અને તેમની વચ્ચેનો સંબંધ પણ દર્શાવેલ છે લો પાસ એક્ટીવ ફિલ્ટર કેવી રીતે કામ કરે છે તે આપણે અગાઉ જોયું છે અને આપણે જાણીએ છીએ કે તે માટે કટ ઓફ ફ્રીક્વન્સી ફોર્મ્યુલા નીચે દર્શાવ્યા મુજબ છે fc12πRC હવે આપણી પાસે એક રેઝીસ્ટર અને એક કેપેસીટર છે મેં તમને બતાવ્યું છે કે જો તમે ઇન્વર્ટીંગ અથવા નોન ઇન્વર્ટીંગ એમ્પ્લિફાયર નો ઉપયોગ કરો છો તેના આધારે તમારી સર્કિટ બદલાશે અહીં આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે મારી પાસે આ ચોક્કસ સરકીટ છે અને હું તેને લો પાસ ફિલ્ટર પ્રયોગ માટે ચકાસવા માંગુ છું તેથી અહિ પ્રયોગનો ઉદ્દેશ ઓપ એમ્પ આધારિત લો પાસ ફિલ્ટરની કામગીરીનો અભ્યાસ કરવાનો છે ઓપ એમ્પ આધારિત લો પાસ ફિલ્ટરનો અર્થ એ છે કે તે એક એક્ટીવ ફિલ્ટર છે તેથી આ સર્કિટને આકૃતિ 14 માં બતાવ્યા પ્રમાણે જોડો આપણે કોઇ બાયસ આપ્યો નથી તેનો અર્થ એ નથી કે બાયસ ત્યાં નથી Vcc અને -Vcc એ પોટેંશિઅલ છે હવે આપણે અહીં બતાવેલ સર્કિટને જોડી દઈએ પછી આપણે 10 હર્ટ્ઝ સાથે 5V પીક ટુ પીક સાઈન વેવ લાગુ કરીશું કારણ કે આપણે લો પાસ ફિલ્ટર જોવા માંગીએ છીએ તેથી ઓછી ફ્રીક્વંસી પસાર થવી જોઈએ અને ફ્રીક્વન્સીની ગણતરી કટ ઓફ ફ્રીક્વન્સી ફોર્મ્યુલા 12πRC નો ઉપયોગ કરીને કરવામાં આવે છે તે ફ્રિક્વંસીની ઉપરની ફ્રીક્વંસીવાળા સિગ્નલને કાપવાનું શરૂ કરવું જોઈએ તેનો અર્થ એ કે એમ્પ્લિટ્યુડ ઘટશે અને તે સિગ્નલના 1√2 થી ઘટશે અને પરિણામે તે ઘટતો રહેશે આપણે આ વસ્તુ પ્રયોગમાં જોઈશું આઉટ્પુટ વોલ્ટેજ Vout નું અવલોકન કરો અને નોંધ કરો કે તે પીક ટુ પીક આઉટપુટ વોલ્ટેજ છે હવે આપણે 10 10 હર્ટ્ઝના સ્ટેપ દ્વારા 10 હર્ટ્ઝથી ધીમે ધીમે ફ્રીક્વંસી વધારવાનું શરૂ કરીશું તેનો અર્થ એ કે પ્રથમ ફ્રીક્વંસી f1 10 હર્ટ્ઝ છે બીજું f2 20 હર્ટ્ઝ છે f3 30 હર્ટ્ઝ છે અને તેથી તે કટ ઓફ ફ્રીક્વન્સી fc સુધી એટલે કે જે 159 15 હર્ટ્ઝ છે ત્યાં સુધી ફ્રીક્વંસી વધારીશું અને પછી જ્યારે આપણે ફ્રીક્વન્સી વધારીએ ત્યારે આપણે કહીએ કે fin fc કરતા વધારે છે પછી તમે રસપ્રદ રીતે લો પાસ ફિલ્ટરની ભૂમિકા જોઇ શકશો તમારા બધા માટે આ એક પ્રયોગ છે જે તમે કરી શકો છો તમે PSpice નો ઉપયોગ કરીને સમાન પ્રયોગ પણ કરી શકો છો જેમ આપણે અગાઉ જોયું છે પરંતુ બ્રેડબોર્ડ વીજ પુરવઠો ફંકશન જનરેટર અને ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીને પ્રાયોગિક કાર્ય શ્રેષ્ઠ રીતે કરવાથી આગળ વધી શકાય તેથી આ બધી વસ્તુઓનો ઉપયોગ કરો અને પહેલા સર્કિટને જોડો અને આપણે જોઈએ કે બ્રેડબોર્ડમાં આ સર્કિટને જોડીને આપણે શું મેળવીએ છીએ અહિં આપણે એક્ટીવ લો પાસ ફિલ્ટર જોઇ રહ્યા છીએ આ એક એક્ટીવ લો પાસ ફિલ્ટરની સર્કિટ છે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં R અને C છે અને આપણે વિવિધ ફ્રીક્વંસીના ઇનપુટ પર અલગ અલગ સિગ્નલ લાગુ કરી શકીએ છીએ અને તેને અનુરૂપ આ ચોક્કસ સર્કિટ માટે આપણે આઉટપુટ સિગ્નલમાં ફેરફાર અને તેના વેવ ફોર્મ પણ જોશું તેથી હવે પહેલા આપણે જે કરવાનું છે તે એ છે કે ઓપરેશન એમ્પ્લીફાયર પર બાયસ વોલ્ટેજ લાગુ કરવાનું છે તેથી તમે જોશો કે સીતારામ બાયસ વોલ્ટેજ લાગુ કરવા જઈ રહ્યા છે જો આપણે બ્રેડબોર્ડ પર ધ્યાનથી જોઇએ તો ખ્યાલ આવશે કે તે ઓપરેશનલ એમ્પ્લીફાયર પર બાયસ વોલ્ટેજ VCC અને VCC લાગુ કરશે હવે તેણે એ કરવાનું છે કે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરના ઇનપુટ પર અથવા ફિલ્ટરના ઇનપુટમાં 5V પીક ટુ પીક લગાવવું પડશે પહેલા આપણે જોશું કે તે 5V છે કે નહીં તે 10 હર્ટ્ઝ છે કે નહીં આપણે ફ્રીક્વંસી જનરેટર તપાસીશું હવે તે ફિલ્ટરના આઉટપુટને ઓસિલોસ્કોપ સાથે જોડી રહ્યા છે અને જો આપણે ઇનપુટ બદલીએ તો આઉટપુટનું શું થાય છે તે સમજવા માટે તે ફંક્શન જનરેટરથી ઓસિલોસ્કોપ સાથેના ઇનપુટને પણ જોડે છે તેથી જ્યારે આપણે એકસાથે ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ બંને એકી સાથે જોડતા હોઈએ છીએ તો અહીં આપણે 5V પીક ટુ પીક પર અવલોકન કરીએ છીએ અહિં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ લગભગ સમાન રહે છે હવે કેટલીકવાર તમે સિગ્નલની ક્લિપિંગ અથવા સિગ્નલમાં ઘોંઘાટ જોતા હશો જે પ્રોબ ને કારણે હોઈ શકે છે તે સર્કિટમાં ઢીલા જોડાણને કારણે હોઈ શકે છે તેથી હવે તે 20 હર્ટ્ઝ સુધી વધી રહયા છે તમે ફંક્શન જનરેટર જોઈ શકો છો હવે કૃપા કરીને ઓસિલોસ્કોપ પર ધ્યાન આપો આવૃતિ 20 હર્ટ્ઝ છે તેથી તે ઇનપુટ હવે 30 હર્ટ્ઝમાં પરિવર્તિત થઇ ગયું છે પીક ટુ પીક વોલ્ટેજ લગભગ 4 96 છે પીળો એ ઇનપુટ છે અને વાદળી એ આઉટપુટ દર્શાવે છે તેથી તમારે ઇનપુટ અને આઉટપુટની દ્રષ્ટિએ સમજવું પડશે તમે જોશો કે વોલ્ટેજ પીક ટુ પીક વોલ્ટેજ જેટલો સમાન છે અને ફ્રીક્વંસી પણ 29 હર્ટ્ઝથી 30 હર્ટ્ઝ છે અહીં તમે જોઈ શકો છો કે આના પછીનું એક 40 હર્ટ્ઝ સુધી વધી રહ્યું છે ઇનપુટ વોલ્ટેજ પીક ટુ પીક 4 96 છે આઉટપુટ વોલ્ટેજ 4 96 છે ઇનપુટની ફ્રીક્વંસી 40 હર્ટ્ઝ છે આઉટપુટ ફ્રિક્વંસી પણ 40 હર્ટ્ઝ છે તેથી તે 50 હર્ટ્ઝ માટે સારી રીતે કામ કરી રહ્યું છે ચાલો 60 હર્ટ્ઝ ફ્રિક્વંસી અંગે આગળ વધીએ 80 હર્ટ્ઝ સુધી તેમાં કોઈ ફેરફાર નથી ફિલ્ટર ફ્રિક્વંસીને પસાર થવા દે છે આ બધી ઓછી ફ્રિક્વંસી છે અને તમને યાદ હશે કે આપણું fc 159 15 હર્ટ્ઝ છે એકવાર તે આ મૂલ્ય સુધી પહોંચી જાય અને ઉપર તે એમ્પ્લિટ્યુડ બદલવાનું શરૂ કરશે અથવા તે ફ્રીક્વંસીને તેમાંથી પસાર થવા દેશે નહીં ચાલો 150 Hz સુધી તેને વધારીએ તેથી 150 માટે તે 150 હર્ટ્ઝ સિગ્નલને RC ફિલ્ટરમાંથી પણ પસાર થવા દે છે હવે વોલ્ટેજ જુઓ તે પણ સમાન છે 4 96 વોલ્ટ જેનો અર્થ છે કે 150 હર્ટ્ઝ સુધી તમારા સિગ્નલમાં કોઈ ક્ષતિ નથી હવે ચાલો ધીમે ધીમે સિગ્નલ વધારીએ જેમ જેમ તેઓ ફ્રીક્વંસી વધારે છે તેમ તેમ એમ્પ્લિટ્યુડ ઘટવાનું શરૂ થવું જોઈએ તો ચાલો જોઈએ કે 12πRC ની દ્રષ્ટિએ fc નું મૂલ્ય શું છે જો હું આનો ઉપયોગ કરું તો fc નું મૂલ્ય 1 છે આપણે એમ્પ્લિટ્યુડમાં ફેરફાર કેમ નથી જોઈ શક્યા કારણ કે 10 કિલો ઓહ્મને બદલે તેણે એક કિલો ઓહ્મના રેઝિસ્ટરનો ઉપયોગ કર્યો છે તેથી હવે આપણી પાસે 1 કિલો ઓહ્મનો રેઝીસ્ટર છે આ કિસ્સામાં મારું fc 1 59 કિલો હર્ટ્ઝ હશે કારણ કે અહીં 10 કિલો ઓહ્મને બદલે આપણે 1 કિલો ઓહ્મનો ઉપયોગ કર્યો છે તો ચાલો હવે 1 કિલો હર્ટ્ઝ સુધી ફ્રીક્વંસી વધારીએ આપણી કટ ઓફ ફ્રીક્વન્સી શું છે 1 કિલો ઓહ્મ બરાબર R1 અને R2 ના આધારે આપણે ગણતરી કરેલ નવી કટ ઓફ ફ્રીક્વંસી 1 59 કિલો હર્ટ્ઝ છે તેનો અર્થ એ છે કે આપણે જે ધારી રહ્યા છીએ તે એ છે કે એક્ટીવ લો પાસ ફિલ્ટર 1 59 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વંસી પસાર થવાની મંજૂરી આપશે અને તેનાથી ઉપરની મંજૂરી આપશે નહીં તેનો અર્થ એ કે તમે પીક વોલ્ટેજમાં ફેરફાર જોઈ શકો છો તો ચાલો આપણે વધારતા જઈએ હવે તમે જુઓ છો કે પીક ટુ પીક વોલ્ટેજમાં ફેરફાર છે અને તે 4 15 માટે 4 16V છે હવે તમે વધતા રહી શકો છો પછી તમે વોલ્ટેજમાં ફેરફાર જોઈ શકો છો તમે જોઈ શકો છો કે તે 3 52 વોલ્ટ છે તમે વોલ્ટેજમાં આ ફેરફાર અને ફ્રીક્વન્સીમાં ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરો છો તેથી જો તે ઇનપુટ ફ્રીક્વંસી વધારવાનું ચાલુ રાખે છે તો આઉટપુટ ઘટી રહ્યું છે માત્ર વોલ્ટેજ જ નહીં પણ તમારી ફ્રીક્વંસી પણ ઘટી રહી છે તમારી ફ્રીક્વંસી પણ મંજૂરી આપતી નથી અને તમારું વોલ્ટેજ પણ નાનું અને નાનું થઈ રહ્યું છે તેનો અર્થ એ કે તમારું પીક ટુ પીક વોલ્ટેજ બદલાઈ રહ્યું છે તેથી આપણે 1 કિલો ઓહ્મના આધારે ફરી ગણતરી કરી છે અને આપણે જે મેળવ્યું છે તે છે કટ ઓફ ફ્રીક્વન્સી જેની કિંમત 1 59 કિલો હર્ટ્ઝ જેટલી છે તેથી તેના આધારે તમે હવે એક પ્રયોગનું આયોજન કરી શકો છો જ્યાં ઇનપુટ ફ્રીક્વન્સી બદલીને આપણે આઉટપુટ ફ્રીક્વન્સીમાં ફેરફાર જોઈ શકીએ છીએ પરંતુ કટ ઓફ ફ્રીક્વન્સીની ઉપર એમ્પ્લિટ્યુડ પીક ટુ પીક વોલ્ટેજમાં ફેરફાર બતાવે છે તે જ સમયે ચોક્કસ ફ્રીક્વંસી પર પસાર થવાની મંજૂરી ન હોવી જોઈએ અને આ હાઇ એક્ટીવ ફિલ્ટર લો પાસ એક્ટીવ ફિલ્ટરની ભૂમિકા છે કારણ કે આપણે R C અને ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ અને હવે અહીં આપણે ઇનવર્ટીંગ ઓપ નો ઉપયોગ કરી રહ્યા છીએ તે જ રીતે ઓપ નો ઉપયોગ નોન ઇનવર્ટીંગ ઓપ તરીકે કરી રહ્યા છીએ આપણે લો પાસ ફિલ્ટરના કિસ્સામાં નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો તે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે તો તે હજુ પણ એક્ટીવ ફિલ્ટર છે તે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર હજુ પણ એક એક્ટીવ ફિલ્ટર છે પરંતુ fc નું સૂત્ર સમાન રહે છે fc 12πRC એ ભૂલ ન કરવી જોઇએ કે જો તમે 10 કિલોઓહ્મના રેઝીસ્ટર R નો ઉપયોગ કરો અને 1 કિલો ઓહ્મના રેઝીસ્ટર Rનો ઉપયોગ કરો તો અહિ કટ ઓફ ફ્રીક્વન્સીમાં મોટો ફેરફાર ઉભો થાય છે તેથી જ્યારે તમે પ્રયોગ કરી રહ્યા હતા ત્યારે તમે જે ભૂલ જુઓ છો તે એ કે ફ્રીક્વંસી ઘણી ઓછી હશે જે 159 હર્ટ્ઝ છે એમ માનીને કે R1 અને R2 10 કિલો ઓહ્મ છે અને આશ્ચર્ય થયું કે તે કામ કરી રહ્યું નથી તે કામ કરતું ન હતું કારણ કે તે કિલો ઓહ્મમાં મળતા ન હતા અને હકીકતમાં તે 1 કિલો ઓહ્મ હતા પરંતુ જ્યારે કટ ઓફ ફ્રીક્વન્સી વેલ્યુની ગણતરી કરી ત્યારે જાણવા મળ્યું કે fc મૂલ્ય લગભગ 1 59 કિલો હર્ટ્ઝ છે અને પછી જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે મળતા ડેટા એક બીજા સાથે બંધ બેસતા હોય છે તેથી ચાલો આપણે ઝડપથી યાદ કરીએ કે આ ખાસ એક મોટું મોડ્યુલ છે કારણ કે તમે જુઓ છો કે મારા મોટાભાગના મોડ્યુલો અડધા કલાકથી 40 મિનિટ જેવા છે આ 1 કલાકથી વધુ છે ખરું અને તે લગભગ 1 કલાક 20 મિનિટ છે તેથી હું નથી ઇચ્છતો કે તમે ફિલ્ટર્સ પરનું લેકચર ગુમાવશો આ મોડ્યુલ વાંચતી વખતે કદાચ તમે પહેલેથી જ 2 કે 3 બ્રેક લીધા છે તે સારું છે તમે વિરામ લો તમે આને રોકી શકો છો NPTEL વીડિયોનો ફાયદો એ છે કે તમે તેને કોઈપણ સમયે અટકાવી શકો છો આજે આપણે માત્ર લો પાસ ફિલ્ટર જોયા છે તેથી તમે ધારો છો કે જો તમે લો પાસ ફિલ્ટર્સને સમજવામાં આટલો સમય લીધો હોય તો તમને હાઇ પાસ અને બેન્ડ પાસ માટે કેટલો સમય લાગશે તેથી તેને જુઓ તેને સમજો આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રયોગો છે જે હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જો તમને કોઈ પ્રશ્નો હોય તો પહેલા તેને જાતે શોધવાનો પ્રયાસ કરો જો તમે હજી પણ જવાબ શોધી શકતા નથી તો મને પૂછો હું તમને મદદ કરવા માટે ત્યાં છું હું તમને પ્રયોગોના બીજા સેટ સાથે આગામી મોડ્યુલમાં મળીશ તેથી આ સાથે હવે હું આ મોડ્યુલ સમાપ્ત કરું છું હું તમને આગામી વર્ગમાં મળીશ તમે તમારી કાળજી રાખજો